અમે જોયું હતું કે ત્યાં કેટલાક તત્વો છે જે બૌદ્ધિક સંપત્તિના ખ્યાલ સાથે મળીને બનાવે છે અમે તે હકીકત જોઇ કે વિષયને ફરીથી બનાવી શકાય છે તેને પુનરાવર્તિત કરી શકાય છે આ હકીકત એ છે કે યોગ્ય ધારક તેને અન્ય લોકો સામે અમલમાં મૂકવાનો વિકલ્પ આપે છે અને આપણે અન્ય લાક્ષણિકતાઓ અથવા બૌદ્ધિક સંપત્તિની વિશેષતાઓ પણ જોઇ છે હવે બૌદ્ધિક સંપત્તિને અધિકાર સમજવામાં અથવા વ્યાખ્યામાં લેવાની એક બાબત પ્રથમ તે વિષયને સમજવું કે જેના પર બૌદ્ધિક સંપત્તિનો અધિકાર પોતાને પ્રગટ કરશે કારણ કે જેમ મેં કહ્યું હતું અગાઉ બૌદ્ધિક સંપત્તિના અધિકારો એ અધિકારનો જૂથ છે જે વિચારોની વિવિધ અભિવ્યક્તિઓ પર પ્રગટ થાય છે જે તેની એક વ્યાખ્યા છે તે પોતાને નવા અધિકારો પર પણ પ્રગટ કરે છે વાસ્તવમાં કોઈ ભૌગોલિક સંકેત જેવા વિચારો પર નથી તે હકીકત એ છે કે અમુક એવા ઉત્પાદનો છે જે કોઈ ચોક્કસ ભૂગોળમાંથી બહાર આવે છે જે મૂલ્યવાન હોય છે અને તે એક મૂળ સ્થાનનો લક્ષણ છે તે સ્થાનમાં ચોક્કસ વિશિષ્ટ હવામાન હોઈ શકે છે અથવા તેમાં કેટલીક આબોહવાની પરિસ્થિતિઓ હોઈ શકે છે જે ઉત્પાદન બનાવે છે અથવા ભૂગોળને ઉત્પાદનમાં ફાળો આપે છે તેથી તમે ઉત્પાદનને કોઈ ચોક્કસ સ્થાન સાથે ઓળખો હવે ભૌગોલિક સંકેતનો લાભ કોણ મેળવશે તે અંગે બહુ વિચાર નથી એક ભૌગોલિક સંકેતનો લાભ લોકો કરે છે તે સમુદાય છે જે તેનો ઉપયોગ કરે છે તે યોગ્ય છે તે સ્થાનના નિર્માતાઓ બીજી જગ્યાએ તેઓ એવા લોકો છે કે જે હક દાખલા તરીકે દાર્જિલિંગ ચા માટે વાપરી શકે છે જે લોકો દાર્જિલિંગમાં વાવેતર કરી રહ્યા છે અને જેઓ ચાના ઉત્પાદનમાં ખરેખર કામ કરી રહ્યા છે તેઓ તે લેબલનો ઉપયોગ કરીને એમ કહી શકે છે કે આ ચા દાર્જિલિંગની છે કારણ કે દાર્જિલિંગની ચામાં જાણવા મળ્યું છે કે તેમાં અમુક ગુણધર્મો છે ત્યાં જે ઝાડ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે અથવા શ્રીલંકાના કેટલાક ભાગમાં તે ત્યાં નથી તેથી તે લોકો જે તે ક્ષેત્રમાંથી ઉત્પાદન કરી શકશે તેઓ જીઆઈનો ભૌગોલિક સંકેત કરી શકે છે હવે આપણી વ્યાખ્યા પર પાછા આવીએ છીએ તેથી આપણે તે વિષય દ્વારા એક બૌદ્ધિક સંપત્તિને જાણીએ છીએ જેના પર તે પોતે પ્રગટ થાય છે જો કોઈ વિચાર પોતે કોઈ શોધના રૂપમાં પ્રગટ થાય છે તો તે પેટન્ટ દ્વારા સુરક્ષિત છે જો તે વિચાર કોઈ અભિવ્યક્તિના રૂપમાં સાહિત્યિક કાર્ય અથવા કલાત્મક કાર્ય અથવા સિનેમેટોગ્રાફિક કાર્ય તરીકે પ્રગટ થાય છે તો તે કોપિરાઇટ દ્વારા સુરક્ષિત છે જો વિચાર એ સૌંદર્યલક્ષી ડિઝાઇન છે જે આંખને તેના માટે કોઈ કાર્યાત્મક ઘટકથી ખુશ કરે છે તે ફક્ત તે જ આંખને ખુશ કરે છે તો પછી આપણે કહીશું કે વિષય બાબતને રજિસ્ટર ડિઝાઇન દ્વારા સુરક્ષિત કરી શકાય છે હવે રજિસ્ટર ડિઝાઇનને સમજવા માટે હું તમને આ ઉદાહરણ આપીશ એક જૂતા કે જે નાઇક અથવા એડિદાસ જેવી કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે તેમાં કેટલાક ડિઝાઇન તત્વો હશે જે કાર્યક્ષમતામાં પણ ફાળો આપે છે તે હવાને ઝડપથી કાપવા માટે બનાવે છે તે પકડ આપે છે જે તે આપે છે પગના અમુક ભાગોમાં ચોક્કસ સપોર્ટ આપે છે તેથી તે ડિઝાઇન તત્વોમાં કાર્યાત્મક ઘટક પણ હોય છે તેથી અમે એમ નથી કહેતા કે આવી ડિઝાઇન એ રજિસ્ટર્ડ ડિઝાઇનનો વિષય હોવો જોઈએ કારણ કે તે તેના માટે સૌંદર્યલક્ષી ભાગ હોઈ શકે છે પરંતુ જો ત્યાં કાર્યાત્મક ભાગ હોય તો જમણી ધારક રજિસ્ટર્ડ ડિઝાઇન માટે નહીં જાય જ્યારે જો કોઈ જૂતા સસલા જેવા દેખાવા માટે રચાયેલ હોય તો તમે જાણો છો ઘણા બાળકોનાં પગરખાં સસલા જેવા અથવા કાર્ટૂનના પાત્રની જેમ બનાવવામાં આવ્યા છે આવા કિસ્સાઓમાં આપણે એમ નથી કહેતા કે ડિઝાઇનમાં કાર્યાત્મક તત્વ હોય છે જે આપણે રજિસ્ટર્ડ ડિઝાઇનનો સ્કોપ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તે વસ્તુઓ માટે છે જે સૌંદર્યલક્ષી આંખને આનંદ આપે છે અને પરીક્ષણ તે જ છે જે આંખ જોઈ શકે છે તેથી જ્યારે કાર્યાત્મક તત્વો ડિઝાઇન સાથે જોડાયેલા હોય છે ત્યારે જમણા ધારકો સામાન્ય રીતે તેના માટે રજિસ્ટર્ડ ડિઝાઇનને જોતા નથી તેમની પાસે બહુવિધ રાઇટ્સ છે પહેલા તે ટ્રેડમાર્ક છે તે પછી તે વસ્તુ જેવી લાગે તે રીતે કોપિરાઇટ પણ કરી શકાય છે કારણ કે લગભગ બધા ડિઝની પાત્રો કોપિરાઇટના વિષય પર હતા તેથી તમે તે છબીને અન્ય કોઈ સ્વરૂપમાં બનાવી શકતા નથી અને તે આપણા કોપિરાઇટનું ઉલ્લંઘન કરે છે કારણ કે તમે જાણો છો કે લેખકનું જીવન વત્તા ભારતમાં 60 વર્ષ છે તેથી બૌદ્ધિક સંપત્તિને નિર્ધારિત કરવામાં તે એકદમ નોંધપાત્ર છે કે આપણે પ્રથમ વિષય પર ધ્યાન આપીએ છીએ પછી આપણે તે ફોર્મ જોઈએ છીએ જેના દ્વારા તે સુરક્ષિત છે હવે અમે કહ્યું છે કે બૌદ્ધિક સંપત્તિ અધિકારો અમૂર્ત અધિકારો છે અને આ અધિકારની સીમાઓની સીમાઓ શોધવી આપણા માટે કેટલીકવાર મુશ્કેલ હોય છે નોંધણી એ એક રીત છે જેમાં આપણે સમજી શકીએ કે યોગ્ય ધારકએ શું દાવો કર્યો છે નોંધણી પેટન્ટ સ્પષ્ટીકરણની નોંધણી હોઈ શકે છે જેના દ્વારા પેટન્ટ આપવામાં આવે છે નોંધણી એ સાહિત્યિક કાર્યની નોંધણી હોઈ શકે છે સાહિત્યિક કૃતિઓની નોંધણી કરાવી શકાય છે જો કે તે અમલીકરણ હેતુઓ માટે ફરજિયાત નથી સોફ્ટવેર કોડ કોપિરાઇટ ટ્રેડમાર્કની નોંધણી દ્વારા રજીસ્ટર થાય છે તેથી નોંધણી એ પ્રક્રિયા છે કે જેના દ્વારા આ અધિકારો ક્વોટ અવતરણ અધિકારી બની જાય છે માન્યતા આપવામાં આવે છે કે લોકો તેને ચકાસી શકે છે અને તે પણ છે કારણ કે તેને કાયદા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે જે ટ્રેડમાર્ક અધિનિયમ 1999 જે ટ્રેડમાર્ક ધારકને અમલ કરવાનો અધિકાર આપે છે તે પેટન્ટ અધિનિયમ 1970 પેટન્ટ ધારકને અન્ય લોકો સામે પેટન્ટ લગાડવાનો અધિકાર આપે છે તેથી નોંધણી સરકાર દ્વારા અથવા રાજ્ય દ્વારા કરવામાં આવે છે તેથી નોંધણી બૌદ્ધિક સંપત્તિના અધિકાર પર પવિત્રતા આપે છે તેથી વિષય પદાર્થ ભિન્ન હોઇ શકે છે અને વિષયના આધારે તમે જુદા જુદા અધિકારો મેળવી શકો છો નોંધણીના પ્રકાર અને નોંધણીની વિગતો પણ બદલાય છે કારણ કે જો તમે કોઈ રજિસ્ટર ડિઝાઇન અથવા રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ફાઇલ કરી રહ્યા હો તમે ફક્ત ફોર્મ્સ અને આકૃતિઓ ફાઇલ કરી રહ્યા છો તમે જાણો છો કે તમે કેટલાક કાગળો નોંધાવી રહ્યા છો તેમાં કેટલાક ગુણ છે અને રજિસ્ટ્રી એ ચેક કરે છે અને રજિસ્ટ્રીનો ચેક જો ક્લીયર થાય છે તો તમને તમારો અધિકાર મળે છે તે પહેલાં જે કંઇ ચાલ્યું છે તે સમાન શરતો સાથે મેળ ખાવા જેવું છે પછી રજિસ્ટ્રી વાંધો ઉઠાવી શકે છે જો તમારી શોધની કોઈ સમાન શરતો ન હોય અથવા તમે પહેલી વાર કોઈ શબ્દ કર્યો ન હોય અને કોઈ શબ્દ બનાવ્યો હોય તો સંભવત તે પહેલાં તમને ચિહ્ન મળશે તે એક સીધી પ્રક્રિયા છે ડિઝાઇન ફરીથી અજોડ લાગે તે મૂળ છે અને તમે ફાઇલ કરનારી પહેલી વ્યક્તિ છો જે ડિઝાઇનની નોંધણી કરાવે છે પરંતુ પેટન્ટ્સ અલગ પાથને અનુસરે છે પેટન્ટના સ્પષ્ટીકરણમાં સંપૂર્ણ શોધ વિગતવાર સમજાવવી પડશે અને તે માત્ર શોધની શોધ જ નહીં શોધની લાક્ષણિકતાઓના ફાયદા શોધના વિવિધ ફેરફારો અને જમણા ધારક પણ હશે શોધ પહેલાં શું ગયુ તે સમજાવવું પડશે તેથી તે એક કથા છે કે તે તેની શોધ સમજાવે છે અને તે પહેલાં તે શોધના બેક્ગ્રાઉન્ડને સમજાવે છે તેની પહેલાં કઇ તકનીકીઓ હતી અને કળામાં કુશળ વ્યક્તિ માટે આ શોધ સાથે આવવાનું શક્ય ન હતું પરંતુ તેમણે તેના સંશોધનાત્મક પ્રયત્નોથી તેની સાથે આગળ આવવા સક્ષમ હતા તેથી તે એક કથા છે જેની શરૂઆત બેક્ગ્રાઉન્ડ કલા થી થાય છે તે પછી તે શોધના હેતુઓના વર્ણન તરફ આગળ વધે છે કે શોધ શું છે તે સમસ્યાઓ કઈ અન્ય સમસ્યાઓનું નિરાકરણ કરે છે અને તે પણ મૂર્તિમંત ચિત્રો છે જો શોધ એ મિકેનિકલ શોધ છે અને આખરે તે દાવાઓ સાથે સમાપ્ત થાય છે તો શોધ કેવી રીતે કાર્ય કરે છે અથવા શોધના ભાગો શું છે તેથી શોધને સમજાવવાની આ આખી પ્રક્રિયા જ્યારે આપણે જેને પેટન્ટ સ્પષ્ટીકરણ કહીએ છીએ તેમાં કબજે કરવામાં આવે છે પેટન્ટ ઓફિસ ફક્ત તેને નોંધણી ન કરવાનું કામ કરે છે તે વિગતોની ડેપ્થ ની ઊંડાણપૂર્વક તપાસ કરે છે હવે તપાસ ભારતના યોગ્ય ધારકને રિપોર્ટ આપીને કરવામાં આવે છે આપણે તેને પ્રથમ પરીક્ષા અહેવાલ કહીએ છીએ જ્યાં પ્રથમ પરીક્ષા અહેવાલ આપવામાં આવે છે જ્યાં જમણી ધારકને પૂછવામાં આવે છે કે તે કેવી રીતે તેની શોધને ન્યાયી ઠેરવી શકે છે કોઈ વાંધા હોય તો પ્રકાશ આપે છે પરંતુ મોટે ભાગે ત્યાં જો કોઈ વાંધા હોય તો તે તકનીકી વાંધા હોઈ શકે છે અથવા તો થોડોક વાંધો હોઈ શકે છે જો પેટન્ટ કોઈ વિષયવસ્તુને આવરી લે છે જે ભારતીય કાયદા હેઠળ પેટન્ટેબલ નથી ત્યાં વાંધો હશે જો પેટન્ટ એવી કોઈ વસ્તુને આવરી લે છે જે તેની પહેલાની કળામાં હોય છે તે પહેલેથી જ આવી છે અથવા પેટન્ટ કોઈ વસ્તુને આવરી લે છે જે સ્પષ્ટ છે દરેકને કરવા માટે આ બધા કેસોમાં ઓફિસ આ નોંધપાત્ર વાંધા ઉઠાવશે અને આ નોંધપાત્ર વાંધા તેના પર લાવવામાં સમય લે છે અને પેટન્ટ અરજી અંગે વાંધા ઉઠાવવાની ઓફિસની આ પ્રક્રિયા જેને આપણે પેટન્ટ પ્રોસીક્યુશન અને પેટન્ટ કાર્યવાહી કહીયે છે તે ખૂબ વિગતવાર છે અને કેટલીકવાર જટિલ પ્રક્રિયાઓ પણ બની જાય છે પેટન્ટ કાર્યવાહીઓ ખરેખર ટ્રેડમાર્ક કાર્યવાહી અથવા ડિઝાઇન અધિકાર કાર્યવાહીથી અલગ છે આ અર્થમાં કે ત્યાં ઘણી બધી વિગતો શામેલ છે ત્યાં વ્યક્તિ જે કહે છે તેનામાં ખૂબ વિશ્લેષણ છે જે તે અધિકાર આપ્યા પહેલા તેમાં જાય છે તેથી નોંધણી એ તત્વોમાંનું એક છે કે જેના દ્વારા આપણે બૌદ્ધિક સંપત્તિ અધિકારોને નિર્ધારિત કરી શકીએ છીએ અને નોંધણી જાતે જ બદલાય છે જ્યારે વિવિધ પ્રકારના બૌદ્ધિક સંપત્તિ અધિકારોની વાત આવે છે ત્યારે તે વિષયમાં કેવી રીતે બદલાય છે અને નોંધણીની પ્રક્રિયા પણ બદલાય છે પછી આ અધિકારોના રાઇટ્સ બૌદ્ધિક સંપત્તિ હકોનો સમૂહ પ્રદાન કરે છે તે ટ્રેડમાર્ક કોપીરાઇટ ડિઝાઇનને પેટન્ટ કરે છે તેઓ અધિકારોનો સમૂહ પ્રદાન કરે છે તે ખરેખર જમણી ધારકના હકનું બંડલ છે અને સાહિત્યિક કાર્યના કિસ્સામાં પણ અધિકારોનું આ બંડલ બદલાય છે ફિલ્મના પ્રદર્શન અથવા વિષયને રેકોર્ડ કરવાના અધિકારને છાપવાનો અધિકાર અધિકારમાં શામેલ હોઈ શકે છે કારણ કે અહીં એક વિચારની અભિવ્યક્તિ છે અને સંભવિત રૂપે અભિવ્યક્તિના તમામ સ્વરૂપો જે માધ્યમમાં કેદ થઈ શકે છે આ મહત્વપૂર્ણ છે જ્યારે તમે કોપિરાઇટ ને સમજો છો કારણ કે કોપિરાઇટએ નકલો બનાવવાનો અધિકાર છે અને જ્યારે તમે નકલો બનાવવાના અધિકારની વાત કરો છો ત્યારે તમે તે નકલો ક્યાં બનાવો છો ત્યાં હંમેશા મધ્યમ અધિકાર છે તેથી કોપિરાઇટઆવે તે પહેલાં મારો અર્થ એ છે કે આ ઓદ્યોગિક ક્રાંતિના થોડા સમય પહેલાંની જ છે વિશ્વએ જે નોલેજ પ્રસારિત કરવાના એક સાધનને અનુસર્યું જેને આપણે સામાન્ય રીતે મૌખિક સૂત્ર પરંપરા કહીએ છીએ હવે જો તમારા બાળકો નર્સરી જોડકણાઓનો અભ્યાસ કરે છે જેનો તમે અભ્યાસ કર્યો છે અને જે કદાચ તમારા માતાપિતાએ શાળામાં અભ્યાસ કર્યો છે તો તે મૌખિક સૂત્ર પરંપરાને કારણે છે જે વર્ષોથી પુનરાવર્તિત થાય છે અને આનો અર્થ તે પહેલાં હું તેનો ઉપયોગ કરું છું ઓદ્યોગિક ક્રાંતિ જેને ઇતિહાસમાં એક બિંદુ તરીકે જોવામાં આવે છે જ્યાં આ અધિકારો અસ્તિત્વમાં આવ્યા છે તેઓ હતા હું કહું છું કે કેટલાક રાજાઓ આ અધિકારો આપે છે તે પહેલાંના અધિકારના દૂરસ્થ ઉદાહરણો પણ કહી શકશો પરંતુ ઓદ્યોગિક ક્રાંતિના આગમન સાથે અધિકારોને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે તે એઈતિહાસિક કારણો આપણે ત્યાં જલ્દી આવશે તેથી કોપિરાઇટ ખરેખર અસ્તિત્વમાં આવે તે પહેલાં અથવા કોપિરાઇટને ઓળખી શકાય તેવો અધિકાર બને તે પહેલાં ત્યાં મૌખિક સૂત્ર પરંપરા હતી એકંદરે ફોર્મ્યુલેઈક પરંપરા એ એક પરંપરા હતી જેના દ્વારા લોકો ફક્ત વસ્તુઓને યાદ કરે છે અને તેને આગામી પેઢી સુધી પહોંચાડે છે હવે જો તમે તે તકનીકી રીતે કરો છો તો તમે કોપિરાઇટનું ઉલ્લંઘન કરી રહ્યાં છો કારણ કે હવે તે માધ્યમ તમારું મન છે તમે તમારા મગજમાંની બાબતોને યાદ કરો છો અને તમે તેને આગામી પેઢી ને અથવા તે વ્યક્તિને આપો છો કે જે તમારી પાસેથી અથવા તેણી તેને યાદ કરે છે મન તેને યાદ કરે છે અને તેના પર પસાર કરે છે તેથી મૌખિક સૂત્ર પરંપરા જ્યાં સુધી પદાર્થને કેટલાક માધ્યમમાં કેપ્ચર કરવામાં ન આવે ત્યાં સુધી તે કોપિરાઇટ શાસનના કાર્યક્ષેત્રની બહાર રહી શકે છે કારણ કે કોપિરાઇટ શાસનને કેટલીક માધ્યમ પર વસ્તુઓ રેકોર્ડ કરવાની અથવા વ્યક્ત કરવાની આવશ્યકતા હોય છે તેથી કાગળમાં માધ્યમ છાપો જો તે ફિલ્મ છે તે ટેપ પર રેકોર્ડ થયેલ છે અથવા હવે તે ડિજિટલ છે તેથી તમે સમજી શકશો કે જ્યારે પણ આપણે નકલો બનાવવાની વાત કરીશું ત્યારે તે ત્યાંનું એક માધ્યમ સૂચવે છે અમે એમ નથી કહેતા કે જો તમને કોઈ કવિતા બોલીને કહે તો તેનાથી તમને દુખ પહોંચાડે તો અને તમે જો તે યાદ રાખ્યું હોય તો તમે એમ ન કહો કે મેં તેની એક નકલ બનાવી છે તમે તેનો ઉપયોગ કરતા નથી કે સામાન્ય ભાષામાં પણ અમારી પાસે જુદી જુદી શરતો છે અમે ફક્ત એટલું જ કહીશું કે મેં તેને યાદ રાખ્યું છે અથવા મેં તેને હૃદયથી શીખ્યુ છે તેથી આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેને તમારે સમજવાની જરૂર છે અને તેની પાછળ થોડો ઇતિહાસ છે તે અર્થમાં કે જ્યારે કોપિરાઇટને તેની પાછળ જોશો અથવા તે પહેલાં જો તમે તે યોગ્ય તરીકે વિકસિત થશો તો તમે જોશો કે યુરોપમાં ખાસ કરીને મૌખિક સૂત્ર પરંપરા હતી અને ત્યાં ઘણા બધા અભ્યાસ છે જેમાંથી કેટલાક કહે છે કે આના સૌથી મોટા લાભાર્થીઓ માંથી 1 મૌખિક સૂત્ર પરંપરા શેક્સપિયર હતા તમે જાણો છો કે શેક્સપિયર આવ્યા પહેલા તે ખરેખર મૌખિક સૂત્ર પરંપરામાંથી વારસામાં આવ્યો છે અને એવા અધ્યયનો છે જે કહે છે કે તેમણે લખેલી કેટલીક વાતો પહેલાથી જ મૌખિક સૂત્ર પરંપરામાં હતી તેથી તે ઇતિહાસનો એક મુદ્દો હતો જ્યાં અધિકાર માન્યતા પ્રાપ્ત થઇ અને ઓદ્યોગિક ક્રાંતિને કારણે તે દૂર દૂર સુધી ફેલાઈ ગયું અને ઇન્ટ્રેસ્ટીન્ગ ક્રાંતિએ પણ તેમાં ફાળો આપ્યો કારણ કે બૌદ્ધિક સંપત્તિ વિશેની આપણે જે વાતો કરી રહ્યા હતા તે હકિકતમાં અથવા પ્રથમ બહાર નીકળેલી ઔદ્યોગિક ક્રાંતિ હતી અમે કહ્યું કે આ અધિકારો ડુપ્લિકેટ છે તમે બહુવિધ બનાવી શકો છો તમે તેને ફરીથી બનાવી શકો છો જો તમારી પાસે પહેલી કોપિ હોય તો તમે તેની ઘણી નકલો બનાવી શકો છો ઓદ્યોગિક ક્રાંતિ ખરેખર યાંત્રિક ઉત્પાદન આણે ઉત્પાદનોની ઘણી નકલોનું ઉત્પાદન સરળ બનાવ્યું ઓદ્યોગિક ક્રાંતિએ ચીજોને મૂલ્ય આપ્યું કારણ કે તેઓ મોટા પ્રમાણમાં ઉત્પાદિત હતા અને માર્કેટિંગનો આખો ઉદ્યોગ ઓદ્યોગિક ક્રાંતિ સાથે આવ્યો હતો તે પહેલાં લોકો જે માર્ગે અથવા સ્કેલ કરી રહ્યા હતા તે માર્કેટિંગ કરતા ન હતા આ ફરીથી બૌદ્ધિક સંપત્તિ હકો વિશે જે ચર્ચા કરી હતી તેવું જ છે અમે કહીએ છીએ કે બૌદ્ધિક સંપત્તિ હકો કિંમતી અધિકારો છે તે વ્યાપારી રૂપે મૂલ્યવાન છે અને બૌદ્ધિક સંપત્તિ અધિકાર તે વિચાર સાથે બંધાયેલ છે જે અન્યને વહેંચી શકાય છે અથવા જે વ્યક્ત કરી શકાય છે અથવા જે તમારી પાસે છે તેમાંથી અરજી મળી શકે છે જો તમે ફક્ત ઓદ્યોગિક ક્રાંતિનો આગમન જુઓ છો તો ત્યાં કેટલીક વસ્તુઓ છે જેણે ઓદ્યોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો હતો આમાંની એક વસ્તુમાં છાપકામ તકનીકીની પ્રગતિ શામેલ છે હવે આ વિચારોના ઝડપી પ્રસાર તરફ દોરી જશે કારણ કે છાપવાની તકનીક અદ્યતન છે અને તમે તેની નકલો બનાવી શકો છો જે મહાન વિચારોનો પ્રસાર થયો તે હવે મહાન કૃતિઓની નકલ કરી શકાય છે અને તેને અન્ય સ્થળોએ મોકલી શકાય છે અને સ્ટીલની શોધ અને સમુદ્રને પાર કરવાની અમારી ક્ષમતાને કારણે લાંબા પ્રવાસીઓનો સામનો કરી શકે છે આપણે એ પણ જોયું કે લોકો ઇતિહાસમાં અને ઘણી મોટી સંખ્યા કરતા યુરોપમાં જે કરતા વધારે ગતિએ એકબીજાને મળતા હતા અથવા સરહદો ઓળંગતા હતા અને યુરોપમાં આ ખરેખર કાર્યોનું અનુવાદ કરવાની જરૂરિયાત તરફ દોરી ગયું તેથી જ્યારે તમે જોયું કે કોઈ નવું જર્મન ફિલોસોફર તેની કૃતિ સાથે આવે છે અથવા કોઈ જર્મન કલાકાર આ કાર્ય સાથે આવે છે ત્યારે તમને ઝડપથી લોકો તેનું ભાષાંતર કરતું મળ્યું છે અને તે વિચાર ઇંગ્લેંડમાં ફેલાય છે તેથી જ્યારે લોકોએ એકબીજાને સમજવામાં તેમનું યોગદાન આપ્યું અને ભાષાંતર અથવા અન્ય ભાષાઓના અર્થઘટનનું આખું ક્ષેત્ર સામે આવ્યું જેનાથી વિચારોના ઝડપી પ્રસાર પણ થયા તેથી શા માટે આપણે ઓદ્યોગિક ક્રાંતિને તે મુદ્દા તરીકે લઈએ છીએ જ્યાં બૌદ્ધિક સંપત્તિ હકોમાં ખરેખર ઉપડ્યો છે તે વિચાર સાથે જોડાયેલું છે અને તે વિચારોના પ્રસાર સાથે જોડાયેલું છે